હેલ્લો મિત્રો આજે આપણે મલ્ટિમીડિયા પ્રેઝન્ટેશન અન્ડરસ્ટેન્ડિન્ગ ધ બેઝિક્સ Multimedia Presentation Understandings the basics જોવાના છીએ આની પહેલાં આપણે પ્રેઝન્ટેશનના કેટલાક પાસાઓ લીધેલા છે અને આ ખાસ સંદર્ભમાં અર્થસૂચક એ છે કે ચિત્રોનું ઘટક તત્વ અને લખાણનું ઘટક તત્વ કેવી રીતે સંકલિત થઇ શકે અત્યાર સુધીની આપણી ચર્ચાએ ચિત્રોના મૂળ તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે પરંતુ તે બંને વચ્ચેનો સંબંધ જે રીતે સંવેદનશીલતાથી તેને અભિવ્યક્ત કરી શકાય તેના દ્વારા ચતુરાઈથી કામ પાર પાડી શકાય અને સફળતાપૂર્વક તેનો ઉપયોગ કરી શકાય તે એ બાબત છે જેમાં કદાચ થોડું ઊંડાણમાં તપાસ કરવાની જરૂર છે અલબત્ત પછીથી જ્યારે આપણે મૌખિક પરિમાણ વિશેનું વ્યાખ્યાન લઈશું ત્યારે સંગીતનું ઘટક તત્વ ઉમેરવામાં આવશે જે જ્યારે પ્રસ્તુત હોય ત્યારે પ્રેઝન્ટેશન સાથે સંકલિત કરી શકાય છે પરંતુ સામાન્ય રીતે તદ્દન જરૂરી ના હોય તો ધ્વનિ અને સંગીત અને સંદર્ભમાં ખાસ કરીને સંગીતને પ્રેઝન્ટેશનમાં ટાળવાનું છે કારણ કે તે આપણને વિચલિત કરે છે પણ અત્યારે હું જેની વાત કરી રહ્યો છું તે માત્ર પ્રેઝન્ટેશનને જ લાગુ નથી પડતું પરંતુ વેબ પેજ ને તે લાગુ પડી શકે જાહેરાતોને લાગુ પડી શકે તે આપણે દ્રશ્ય સંસ્કૃતિમાં જોઈ શકીએ તેવી વિશાળ કક્ષાના મૂળ તત્વો ને લાગુ પડી શકે છે અને તેથી આપણે તેની વધુ વિગતે ચર્ચા કરવાના છીએ આથી બહુવિધ માધ્યમોના પરિમાણને હું ઝડપથી લઈશ એ હકીકત છે કે જ્યારે ઘણા બધા ઘટક તત્વો એક સાથે આવે છે ત્યારે આપણે તેને બહુવિધ માધ્યમ કહીએ છીએ અને આપણે તેના સ્તર વિશે વાત કરવાની શરૂઆત કરીએ તો ચાલો કહીએ પહેલું પગલું ચાલો કહીએ કે હશે લખાણ અથવા દ્રશ્યો ત્યાર પછીનું પગલું ચાલો શરૂ કરીએ લખાણ ધ્વનિ સાથેનું લખાણ તે એક સ્તર છે ધ્વનિ અને ચિત્રો સાથેનું લખાણ તે બીજું સ્તર છે ધ્વનિ ચિત્રો સંગીત સાથેનું લખાણ તે અન્ય સ્તર છે ધ્વનિ ચિત્રો સંગીત અને આંતરક્રિયા સાથેનું લખાણ તે બહુવિધ માધ્યમોની સમગ્રતા છે આજે આપણે સંપૂર્ણ રીતે એક જ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ જે છે લખાણ અને ચિત્રો વચ્ચેનો સંબંધ પછીથી આપણે મૌખિકતા અને સંગીતને અલગથી લઈશું અને એક વાર તમે આ વ્યાખ્યાનોને સમજી લો અને તેમને સાથે જોવાનો પ્રયાસ કરશો તો તમે તેને આની સાથે જોડી શકશો તો અહીં આ બાબતો છે જે આપણે લઈશું લખાણ તેનું સ્થાન અને સૂચિતાર્થ ચિત્રો અને લખાણ વચ્ચેનો સંબંધ તે કેવી રીતે આંતરક્રિયા કરે છે આંતરક્રિયાત્મક અર્થ જ્યારે આપણે શ્રાવ્યને લાવીએ છીએ ત્યારે શું થાય છે અને ચિત્રો લખાણ શ્રાવ્યને આપણે મૌખિકતા પરના વ્યાખ્યાન વખતે લઈશું આપણે તે અહીં નહિ લઈએ પરંતુ તમે જ્યારે ત્યાં જાઓ ત્યારે મહેરબાની કરીને તેને આ ખાસ વ્યાખ્યાન સાથે જોડો કારણ કે સમયના અભાવને કારણે આપણે તેની અહીં ચર્ચા નહિ કરીએ એનિમેશન નું વિશ્વ અને આપણે કેટલાક કિસ્સાનો અભ્યાસ કરીશું આપણે સંશોધનના ભાગ તરીકે કદાચ એક કે બે પ્રવૃત્તિઓ સાથે મળીને કરેલી હતી અને હું આશા રાખું છું કે હું કેટલીક પ્રવૃત્તિઓ તમને આપીશ કે જે તમને ઉત્તેજિત કરશે રુચિ ઉત્પન્ન કરશે અને ડિસ્કશન ફોરમ પર જૂથ ચર્ચા તરફ દોરી જશે આથી જો તમે ચિત્ર અને લખાણના સંદર્ભ તરફ જોઈ રહ્યા હો તો અહીં પ્રથમ દ્રશ્યસ્થિતિ છે આ કિસ્સામાં આપણે જોઈએ છીએ તેમ સૂર્યને પ્રથમ રજૂ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી સૂર્ય લખાણ રજૂ કરવામાં આવ્યું છે આ પરિસ્થિતિમાં જો અસંદિગ્ધ પદાર્થ હોય ચાલો કહીએ કે શીશી અથવા એવું કંઈ તો અર્થ ખૂબ સ્પષ્ટ છે અને પછી તમે જુઓ છો કેવા પ્રકારની શીશી તે ત્યાં ચોકસાઈથી શા માટે છે અને આવા પ્રકારની બાબતો આશ્ચર્યના તત્વ તરીકે તમે કશુંક મૂકી શકો તેની આ પ્રથમ રીત છે આમ તમે નારંગી રંગનું વર્તુળ જુઓ છો અને સૂર્ય શબ્દ દશ્યમાન થાય છે પછી જ તમે તેનો અર્થ સમજી શકો છો અને તમે તેને ખાસ રીતે જોડો છો હવે તમારા પ્રેઝન્ટેશનમાં તમને આમ કરવું ગમશે જો તમે તમારા પ્રેઝન્ટેશનમાં આમ કરવા માંગો છો તો તેનાથી શો હેતુ સરે છે શું તે નાટ્યાત્મક છે તે અન્ય રીતે પ્રસ્તુત છે આ ખાસ પ્રકારે પ્રેઝન્ટેશન બનાવતા પહેલાં તમારે આ બાબતોને લેવી જરૂરી છે તમે એવું પ્રેઝન્ટેશન પણ બનાવી શકો છો જ્યાં ચિત્ર અને લખાણ બન્ને એકદમ એકબીજાથી નજીક આવે છે તમે ચિત્રોને અહીં તે જ રીતે લખાણને અહીં મૂકી શકો તે તમારી પસંદગી છે તમે મથાળા તરફ જાઓ અને તેને અહીં મૂકો તે પણ એક શક્યતા છે અને તમે ચિત્રને ક્યાં રાખી શકો તે માટેના અન્ય વિકલ્પો પણ છે જ ચાલો કહીએ કે તમે ચિત્રને અહીં રાખો છો કે ત્યાં મૂકો છો બે બાબતો નોંધપાત્ર બને છે એક તો અર્થસૂચક અંતર તેમજ અભિમુખતા અને અંતર બંને વચ્ચેનો અભેદ કે બંને વચ્ચેના તફાવતનું પ્રત્યાયન કરવું અર્થ નિષ્પન્ન કરવાની ક્ષમતા અથવા બંને વચ્ચેના સંબંધનો અર્થ દર્શાવવાની ક્ષમતા આવી પ્રક્રિયાથી ન્યૂનતમ બને છે તમે તે બીજી રીતે પણ કરી શકો તમે પહેlલાં લખાણનો પરિચય કરાવો અને ત્યાર પછી ચિત્ર આવે આ પણ પ્રાથમિકતા અને ક્રમના ભાવનું પ્રત્યાયન કરે છે કારણ કે જે કંઈ પ્રથમ આવે તે વધુ મહત્ત્વનું બને છે જે ત્યાર પછીથી આવે છે તે ઓછું મહત્ત્વનું છે તે કદના તત્વનું પણ પ્રત્યાયન કરે છે દાખલા તરીકે આપણી પાસે વધુ મોટો સૂર્ય હોય તો કોને ખબર તેનો અર્થ ખૂબ ખૂબ અર્થસૂચક રીતે બદલાઈ જાય છે હવે આપણે બાબતોનું જે રીતે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તેમાં આ મુદ્દાઓ અર્થસૂચક ભૂમિકા ભજવે છે ચાલો જોઈએ કે માત્ર અભિમુખતા જ નહિ માત્ર પ્રેઝન્ટેશનની રીત જ નહિ પણ કદ ખાસ કરીને બન્ને વચ્ચેનો સંબંધ આ બાબતો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે બહુવિધ માધ્યમોવાળા પ્રત્યાયનના એક હિમાયતી રિચાર્ડ મેયર જેનો સાહિત્ય સંદર્ભ તમને સ્લાઈડના અંતે મળી રહેશે તેઓ તમે ચિત્રો અને લખાણ અથવા ચિત્રો લખાણ અને એનિમેશન એકસાથે મૂકો ત્યારે શું થાય છે તેની જુદી જુદી બાબતોની વાત કરે છે અને હું તેના મૂળ તત્વો વિશે જણાવીશ અને લિન્ક આપેલી છે જે તમે જોઇ શકશો જે તમને ચોક્કસ આંતરદ્રષ્ટિ આપશે કે ચિત્ર અને એનિમેશનને વધુ રસપ્રદ અને વધુ ઉત્તેજિત બનાવવા માટે તેને કેવી રીતે જોડવા મારી પાસે અહીં ઉદાહરણોની શ્રેણી છે જે તમને આની આંતરદ્રષ્ટિ પૂરી પાડશે હવે તમે જુઓ છો તેમ ચિત્રોને પણ લખાણ તરીકે ગણી શકાય આપણે ચોકસાઈથી તેનો શો અર્થ સમજીએ છીએ અહીં ફ્રેન્ચ કવિ એપોલિનેર નું કાવ્ય છે જ્યાં તેણે જેને તે કેલિગ્રામ કહે છે તેનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું જ્યાં તમે જુઓ છો કે તે સુલેખન કલા અને કવિતાનું સંયોજન છે આમ પેરિસ પેરિસના ચોક્કસ પરિમાણોને એફિલ ટાવરના ચિત્ર તરીકે પ્રસ્તુત કરીને પેરિસનો સંક્ષેપ આપવામાં આવ્યો છે પેરિસને રૂપકાત્મક રીતે એફિલ ટાવર તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને એફિલ ટાવર શબ્દોનો બનેલો છે અને આ શબ્દોએ પોતાના ગુણોને આધારે અર્થ અભિવ્યક્ત કર્યો છે અને પેરિસ શબ્દના કેન્દ્રમાં જે રહેલું છે તેનું પ્રત્યાયન કર્યું છે તમે જોઈ શકો છો તેમ ચિત્ર જ ચોક્કસ બાબતોને અભિવ્યક્ત કરે છે મૂર્ત કવિતા તે આ શતાબ્દીની મધ્યે મહત્ત્વની ચળવળ બનેલી જ્યાં આવા પ્રકારની કવિતામાં અનેક પ્રકારના પ્રયોગો થયેલા કે જે ચિત્ર અને લખાણને સંયોજે છે જ્યાં લખાણ પોતે જ ચિત્ર બનતું અને સાંપ્રત સંદેર્ભમાં તે ખૂબ અર્થસૂચક છે જ્યાં લખાણને એનિમેશન આપી શકાય છે તેમાં પાત્રો હોઈ શકે અને જ્યારે આપણે ટાઇપોગ્રાફી ની વાત કરીએ છીએ ટાઇપોગ્રાફી કોઈ ખાસ લખાણના લક્ષણો ગુણધર્મો ખાસિયતોને અભિવ્યક્ત કરી શકે છે હું તેને ઝડપથી લઈશ અને પછી ફરીથી આપણે ચિત્રો લખાણ અથવા મૂર્ત કવિતા તરફ પાછા વળીશું જો તમે ચાલો કહીએ કે વિવિધ પ્રકારની ટાઇપોગ્રાફીનું ઉદાહરણ લો જો કે મેં તેના ઉદાહરણો અહીં આપેલા નથી હું તે તમારા માટે સ્લાઈડમાં મુકીશ તમે તેને જોઈ શકશો તમને જણાશે કેટલાક ટાઇપોગ્રાફીના ચોક્કસ લક્ષણો ચાલો કહીએ કે સુઘડતા ચતુરાઈ આભિજાત્ય અને અન્ય કેટલીક બાબતો તમને પ્રાચીનતાના ભાવનું પ્રત્યાયન કરે છે તે અહીં શા માટે નહિ આપણી પાસે કેટલાક અક્ષરો છે જે હું તમને ખૂબ ઝડપથી આપીશ જો તમે ગોથિક જેવું કશું જોઈ રહ્યા હો તો તે ચાલો કહીએ કે આપણે અગાઉ કેલિબ્રિ દ્વારા જોયેલું છે તેના કરતાં કેટલાક જુદા જ પ્રકારનું સાહચર્ય દર્શાવે છે જો આપણે તેને મૂર્ત બનાવવા બર્નાર્ડ જેવા કંઈકનો ઉપયોગ કરીએ છીએ તો તે કંઈક જુદું જ પ્રત્યાયન કરે છે આ દરેક કિસ્સામાં ટાઇપોગ્રાફીનો ચિત્રોનો ગુણધર્મ જુદા અર્થોનું પ્રત્યાયન કરી શકે છે કેટલાક વિજ્ઞાન સાથે જોડાયેલા છે કેટલાક પ્રાચીનતા ઇતિહાસ સાથે કેટલાક કેટલીક જુદી જ બાબતો સાથે જોડાયેલા છે આમ ટાઇપોગ્રાફી અર્થસૂચક ભૂમિકા ભજવે છે અને થોડી વાર પછી હું તમને મૂર્તાતાનું વધુ ઉદાહરણ આપીશ અહીં આ ઉદાહરણ છે સૌ પહેલાં જ્યોર્જ હર્બટ નું ઈસ્ટર વીંગ તરીકે સોળમી સદીનું જાણીતું કાવ્ય છે જેમાં ફરીથી ચિત્રનું તત્વ રહેલું છે આમ તમે જુઓ છો કે કાવ્ય તે પ્રભુને કરવામાં આવેલી પ્રાર્થના છે જ્યાં પાંખોનું રૂપક ખૂબ ખૂબ અર્થસૂચક છે અને કાવ્યની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે તે પાંખો જેવી દેખાય છે અને તેનું જુદી જ રીતે અભિવ્યક્ત થવાનું અભિપ્રેત છે તમે જુદી રીતે જુઓ તેમ અભિપ્રેત છે કારણ કે ત્યારે તે એકદમ પાંખો જેવી દેખાશે ચાલો એવું કંઈક કહીએ કે જે ચિત્રમાં ભાવનું પ્રત્યાયન કરે અને તેની અંદર લખાણ સમાવિષ્ટ હોય અને અહીં મૂર્ત કાવ્યોના ઉદાહરણો છે જ્યાં તમે જુઓ છો કે બરાબર કેન્દ્રમાં શબ્દોની ગેરહાજરી દ્વારા મૌનનું નાટ્યીકરણ થાય છે અથવા સફરજનનું પ્રતિનિધિત્વ સફરજન એમ પુનરાવર્તિત સ્વ ઘોષણાથી થાય છે પરંતુ મેં તમને જણાવ્યું હતું તેમ આપણે તેનાથી આગળ જઈ શકીએ અને તમે જો શોલે ના આ ઉદાહરણ તરફ જોઈ રહ્યા હો જેનો અર્થ થાય છે સળગતો કોયલો તમે આગનું તત્વ જોઈ શકશો ટાઇપોગ્રાફીના આ ઉદાહરણમાં આગનું રૂપક ખૂબ આગવી રીતે પ્રક્ષેપિત અને પ્રસ્તુત થયેલું છે આમ તમે જુઓ છો તેમ મેં કહ્યું હતું કે ચિત્ર તરીકેનું લખાણ આપણા જીવનનું ખૂબ અગત્યનું ઘટકતત્વ છે અને અહીં તે કેવી રીતે થાય છે તેના ઉદાહરણો છે તે કંઈ શૈક્ષણિક પાંડિત્યપૂર્ણ કે અસામાન્ય નથી જ્યારે આપણે આપણી આજુબાજુમાં વાણિજ્યિક બાબતો તરફ જોઈએ છીએ ત્યારે તે આપણો રોજ બ રોજનો અનુભવ છે અને લોકો જે રીતે આપણને સંમત કરવા કે આપણી સાથે પ્રત્યાયન કરવા માંગે છે તે આના સંયોજન દ્વારા અર્થની સંકુલતા વ્યક્ત કરે છે હવે તમે જુઓ છો તેમ લખાણ પણ એનિમેશન બની શકે છે અત્યાર સુધી લખાણને આપણે ચિત્ર તરીકે જોયું છે પણ જ્યારે લખાણ એનિમેશન બને છે તે અન્ય કેટલીક લાક્ષણિકતાઓ પણ પ્રાપ્ત કરે છે જેમ કે તેઓ ચિત્રો છે અથવા તેમાં ચિત્રના કેટલાક ગુણધર્મો છે તે કાર્ય પણ કરે છે કારણ કે તે ચોક્કસ રીતે વર્તે છે અને જો તે ટાઇપોગ્રાફી વ્યક્ત કરે છે તેમાં કોઈ પણ ચિત્ર નથી તે કાર્ય કરતા નથી તે જુદો જુદો અર્થ વ્યક્ત કરે છે જે ચિત્રો સાથે સંકળાયેલ હોય છે લખાણ કૂદકો મારી શકે છે અને ચોક્કસ સંવેગોનું પ્રત્યાયન કરી શકે છે આપણે આવા ઘણા ઉદાહરણો જોઇશું આમ લખાણ એ અર્થનું પ્રત્યાયન કરે છે જે લખાણ દ્વારા અને તેના વર્તન દ્વારા વ્યક્ત થાય છે ચાલો કહીએ કે ખુશીભર્યું લખાણ કૂદકો મારે છે જ્યારે ભયભીત લખાણ ધ્રુજે છે આમ તમે જુઓ છો કે લખાણ એવી રીતે વર્તે છે કે તે જે વ્યક્ત કરવા માંગે છે તે અર્થનું પ્રત્યાયન કરે છે હવે આવા વિવિધ રસપ્રદ ફલિતાર્થ હોઈ શકે છે તે પ્રબળતાપૂર્વક આપણા મન સાથે ચાલાકીથી કામ પાર પાડે છે અને રસપ્રદ રીતે તમે જુઓ છો તેમ વિવિધ ચલચિત્રમાં જ્યાં તમે શરૂઆતમાં ક્રેડિટ તરફ જુઓ છો શરૂઆતના 'ક્રેડિટ'માં એનિમેશનનો ઉપયોગ થયેલો હોય છે અને તે ઉત્તેજના રોમાંચના ભાવનું પ્રત્યાયન કરે છે જો આલ્ફ્રેડ હિચકોક ચલચિત્રની શરૂઆતમાં 'ક્રેડિટ' તરફ જુઓ તો તમને જણાશે કે શરૂઆતના 'ક્રેડિટ' ખૂબ જ વર્ચસ્વ સ્થાપિત કરે છે હવે હું તમને જે જણાવવા માગું છું હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તે મેં અને મારા વિદ્યાર્થીઓએ કરેલા સંશોધન અંગે છે અને તે જે રીતે વર્તન કરે છે જે રીતે લખાણ વર્તન કરે છે તેનાથી જુદી જ રીતે અર્થની અભિવ્યક્તિ પ્રત્યાયન કરે છે તે એક નાના કાવ્યો પણ છે જે જુદી જુદી બાબતોનું પ્રત્યાયન કરે છે આથી હું તે લઈશ અને અત્યારે જ તમને તે જણાવીશ આમ જો તમે સ્ક્રીન તરફ જુઓ જો તમે અહીં ટાઇપોગ્રાફી તરફ જુઓ તમે તમારી જાતે જ જુઓ કે તે કેવી રીતે વર્તે છે અથવા જો તમે આના તરફ જોઈ રહ્યા હો તો તે જુદી જુદી બાબતો વ્યક્ત કરે છે ધીરાપણું કારણ કે ડગલાંઓ કહ્યા વિના ભરાયા છે અને અધિક્રમ જેવી બાબત પણ કારણ કે તેને કારણે તેણી દાદર પરથી નીચે ઉતરેલી છે આમ શબ્દો દ્વારા કેટલાક અર્થનું પ્રત્યાયન થઈ શકતું નથી પણ લખાણના વર્તન દ્વારા તેને વ્યક્ત કરી શકાય છે પગથિયાનું સ્વરૂપ કે જે દાદર ઉતરીને ખંડ તરફ જવા અંગેનું છે અને પછી ડગલાં ભરવાનું આ ચોક્કસ એનિમેશન દ્વારા વ્યક્ત થયેલું છે અથવા જો તમે આના તરફ જુઓ તો હિંસાના તત્વ માટે લખાણ તેનો રંગ બદલે છે અને પછી તે વિખેરાઈ જાય છે અને સફેદમાંથી લાલમાં બદલાવાની ક્ષમતા રક્ત અને એવી અન્ય બાબતો દ્વારા હિંસાના ભાવનું પ્રત્યાયન કરે છે અને ત્યાર પછી વેરવિખેર કરવું વિધ્વંસ કરવો તેનું આ એનિમેશન દ્વારા પ્રત્યાયન થઈ શકે છે આમ તમે જુઓ છો કે એક જ શબ્દને જુદા પ્રકારનો રંગ આપવામાં આવે છે જ્યાં તે ભયનો રંગ અને ભયનું વર્તન છે ભયનો ભૂરો રંગ અને વર્તન છે ત્યાં અર્થ અત્યંત જુદો છે આ અને આ ની તુલના કરો અને તમે ભેદ જોઈ શકશો અને તમે આના તરફ જુઓ છો ત્યારે અર્થ ખૂબ ખૂબ જુદા છે આમ જ્યારે તરંગો ખડકો સાથે અથડાય છે તે આસપાસ ફેલાઈ જાય છે અને આવું વારંવાર થયા કરે છે અને આપણે આ બાબતને વ્યક્ત કરી શકીએ છીએ જ્યારે આપણે આ ખાસ એનિમેશન તરફ જોઈએ છીએ ચાલો તેના તરફ અથવા ખરી પડેલાં પાંદડાં તરફ ફરી જોઈએ અહીં એક પ્રકારના કાવ્યનું ઉદાહરણ છે જ્યાં ભૂખરી છાયાના જુદા જુદા રંગોનું સાહચર્ય છે જેના દ્વારા અપરાહ્ન ઢળતી બપોર નું તત્વ પાનખરનું તત્વ વૃદ્ધત્વની ચોક્કસ પ્રકારની પ્રક્રિયા આ તમામ બાબતો પ્રતિબિંબિત થાય છે અહીં અન્ય કાવ્ય છે આમાં યંત્રવત્તતાનો ગુણ છે જાણે કે કોઈ આ કાવ્ય ટાઈપ કરી રહ્યું હોય આથી તે એવું સાહચર્ય આપે છે કે કોઈ પરત ફરીને તેનાતેણીના ટાઈપરાઈટર પર બેસી રહ્યું છે અને આ પ્રસ્તુત કરી રહ્યું છે આ મુદ્દાઓને ટાઈપ કરી રહ્યું છે અહીં અન્ય ઉદાહરણ છે જે તેના કરતાં ખૂબ ખૂબ અલગ છે અને જે રીતે રિક્તતા વિલોપાઇ જાય છે અને પ્રસરે છે તેના પરથી અસર સર્જાય છે આમ તમે જુઓ છો કે અહીં રિકતતાનો ખાસ ગુણ સર્જાય છે કે આ રિકતતા ચોક્કસ પ્રકારની છે અહીં છેલ્લું એક ઉદાહરણ છે આમ તમે જુઓ છો કે આ દરેક કિસ્સામાં જો તમે તેની સામાન્ય લખાણ સાથે તુલના કરો અર્થ ખૂબ જુદો પડે છે અને સમયના જુદા જુદા તબક્કે તમે જુદી જુદી બાબતો વ્યક્ત કરી શકો છો હું તમને CMU કાર્નેગી મેલોન યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ કાર્યોમાંથી અન્ય એક ઉદાહરણ આપીશ અને આ તેમના લખાણના એનિમેશન અને પ્રોજેક્ટનો ભાગ છે જે કાઈનેટિક ટેક્સ્ટ પ્રોજેક્ટ Kinetik Text Project" તરીકે જાણીતો હતો અને આશા રાખીએ કે તે તમને ઉદાહરણ અનુભવ આપશે કે સાંવેગિક અસર ઉત્પન્ન કરવા માટે આપણા લખાણની સાથે કેટલું પ્રબળતાથી ચાલાકીપૂર્વક કામ પાર પાડી શકાય છે મેં તમને અત્યારે જ આપેલી આ ખાસ ક્લિપ તરફ તમે જુઓ તો તે ખૂબ ખૂબ પ્રબળ પ્રભાવ ઉત્પન્ન કરે છે અને જુદા જુદા પ્રકારના એનિમેશન સોફ્ટવેર જેમ કે શરૂઆત કરીએ તો ફ્લેક્સ થી કોઈ પણ વ્યક્તિ આ તૈયાર કરી શકે અન્ય ઘણા સોફ્ટવેર છે જે ઓનલાઇન ઉપલબ્ધ છે અને કોઈ પણ આ તૈયાર કરી શકે અને આને તમારા પ્રેઝન્ટેશનમાં કોઈ ખાસ સ્થાને તેને વધુ સક્રિય વધુ ઉત્તેજક બનાવવા માટે સામેલ કરી શકાય તેમાં શ્રાવ્ય પણ ઉમેરી શકાય તમે નાટ્યાત્મક અટકાવ લાવી શકો અને ખૂબ ખૂબ પ્રબળ છાપ ઉભી કરી શકો પરંતુ આને તેનાથી આગળ પણ વિસ્તારી શકાય તે તમારા વેબ પેઇજ નો ભાગ પણ બની શકે જો તમે ધંધામાં જાઓ તો તમે તેનો જાહેરાતની પ્રયુક્તિમાં ઉપયોગ કરી શકો પ્રેઝન્ટેશન સિવાય પણ તેને જુદી જુદી ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે તો આ એક બાબત છે જે હું તમને જણાવવા માંગુ છું પરંતુ ત્યાર પછીથી આપણે ચિત્ર અને લખાણ સાથે તેના સંબંધ તરફ આગળ વધીએ તમે જુઓ છો તેમ લખાણ એક સમાન જ રહે ત્યારે પણ જો ચિત્ર બદલાય છે તો અર્થ બદલાઈ જાય છે આ ખાસ ચિત્ર ચોકસાઈપૂર્વક શું વ્યક્ત કરે છે કદાચ તે તમને કશાકનું માપન કરવાનું અથવા કશાકનું માપન ન કરી શકવાનું અથવા સમસ્યાનો સામનો કરવાનું કે માપન કરવાના પડકારને ઝીલવા અંગે કઈક કહે છે હવે ચાલો ત્યાર પછીના ચિત્ર તરફ જોઈએ લખાણ એક સમાન છે પણ ચિત્ર એકદમ જુદું છે કોઈ બીજી બાજુએ રાહ જોઈ રહ્યું છે તે અહીંથી પેલે પાર ચાલવા ઈચ્છે છે આમ અન્ય ઘણા અર્થો ઉદ્ભવે છે આમ લખાણ સમાન જ રહે પરંતુ ચિત્રોના બદલાવાથી તમને તદ્દન ભિન્ન અર્થો મળે છે અને તે જ પ્રમાણે આવું બીજી રીતે પણ થાય છે અહીં એક ચિત્ર છે ચાલો કહીએ કે આ પ્રથમ શીર્ષક છે તેનો અર્થ શું થાય છે તેની તમને ચોક્કસ સમજ છે જો આપણે તેને વિષાદ કહીશું તો તમે આ ચિત્રને ખૂબ જુદી રીતે સમજશો અને તે આને અંગત વ્યંગ્યાર્થ આપે છે અને તમે કહેશો કે વારુ આ તો વેન ગોગ નું 'સિસ્ટર' છે આપણે જાણતા નથી કે શીર્ષક શું છે અને ચાલો કહીએ કે આ વખતે શીર્ષક બદલાઈ જાય છે તો ચિત્રનો અર્થ પણ બદલાઇ જાય છે આમ તમે જુઓ છો તેમ તે સાથે મળીને આંતરક્રિયા કરે છે અને તે જુદો જ અર્થ સર્જે છે ઘણી વાર એવું બને છે કે તમારા માટે જે ચિત્ર જાણીતું હોય દરેક વખતે તમે તેને જુદા જુદા શીર્ષક સાથે રજૂ કરો અને ચિત્રનો અર્થ બદલાઈ જાય છે આમ આ તમને એ હકીકતથી સભાન બનાવે છે કે જ્યારે લખાણ અને ચિત્ર આંતરક્રિયા કરે છે ત્યારે તે જુદા જુદા પ્રકારના અર્થો વ્યક્ત કરે છે અને આવું ચતુરાઈપૂર્વક કરી શકાય છે અને ફરીથી પ્રેઝન્ટેશનમાં આવી ચતુરાઈ ખૂબ અર્થસૂચક છે જાહેરાતોમાં પણ તે ખૂબ અર્થસૂચક છે અને વિવિધ સ્થળોએ આને ખૂબ વિધેયાત્મક રીતે ઉપયોગમાં લઇ શકાય છે અને બહુવિધ માધ્યમોની દિશામાં આ પહેલું પાયાનું પગથિયું છે ત્યાર પછીથી મેં અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે ધ્વનિ આવે છે આમ શબ્દો અને ચિત્રો વચ્ચેની આંતરક્રિયા વડે અર્થો સર્જાય છે શીર્ષકથી વાર્તા પ્રત્યે અપેક્ષાઓ ઉદભવે છે જે ખૂબ ખૂબ ભિન્ન પ્રકારના અર્થનું આવાહન કરે છે દરેક વખતે શીર્ષક બદલાય છે અને તમે જે વાર્તા લખો છો તેનો અર્થ બદલાઈ જાય છે મેં વિદ્યાર્થીઓના વર્ગમાં તે અજમાવી જોયું છે અને દરેક વખતે વાર્તાના શીર્ષકો અલગ અલગ હતા ચાલો કહીએ કે 10 લોકોને એક ચિત્ર એક શીર્ષક સાથે આપ્યું હતું અન્ય 10 લોકોને તે જ ચિત્ર અન્ય શીર્ષક સાથે આપવામાં આવેલ અને તેમને તેની ચકાસણી કરી સમજવાનું કહેવામાં આવેલ અને તેઓ તેને ખૂબ જુદી જુદી રીતે સમજ્યા આમ માત્ર આ તત્વોનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરીને લોકો બાબતોનું જે રીતે પ્રત્યક્ષીકરણ કરે છે તેની સાથે ચતુરાઈપૂર્વક કામ પાર પાડી શકાય છે લખાણ અને ચિત્રોને ખૂબ જુદી જુદી રીતે ઉપયોગમાં લઈ શકાય છે અહીં માત્ર લખાણનું ઉદાહરણ છે ચિત્રો સિવાય જો તમે બારીકાઈથી જોશો તો તમને જણાશે કે અહીં એક માણસ ટીવી સામે સમય પસાર કરી રહ્યો છે અને તેની કજિયાખોર પત્ની તેના જીવનને કષ્ટમય બનાવી દે છે અને પછી તે ઉગારવાના માર્ગ તરીકે આજુ બાજુ જુએ છે અને એક દિવસ તેઓ ક્યાંક મળે છે અને તમે જોઈ શકો છો કે તે ગોળી મારી દે છે 6 ધડાકા અને 3 ટ્રિગર તેના હતોત્સાહનું સૂચન કરે છે કારણ કે હત્યા થઈ ચૂકી છે પરંતુ તે ટ્રિગરને દબાવ્યે રાખે છે અને પછી તે ચાલ્યા જવાનું વિચારે છે આ ચિત્ર સ્વયં જ ઘણો અર્થ સ્પષ્ટ કરે છે બીજી બાજુએ જો ફક્ત શબ્દો જ હોય તો મૃત્યુ અને તેના માટે આ કેટલું હતોત્સાહ કરનારું છે અથવા શેના પરિણામે તે તેણીની હત્યા કરે છે તે બાબતના પ્રત્યાયનનું તત્વ પ્રતિબિંબિત થતું નથી આમ તે પોતે જ તેને વ્યક્ત કરવા માટે સમર્થ નથી ફક્ત આપણે અગાઉ જોયેલા ચિત્રોની સાથે જ તે તેને આગવી રીતે વ્યક્ત કરી શકે છે તમારી પાસે શબ્દો સિવાયની વાર્તા પણ હોઈ શકે છે અને આવા ચોક્કસ કિસ્સામાં કે જ્યાં ચિત્રો અને લખાણ ખૂબ સંલગ્ન છે શબ્દો સિવાય વાર્તાનું પ્રત્યાયન કરી શકાતું નથી અને એવી વાર્તાઓ કે જ્યાં ચિત્રો આભાસી રીતે વધુ દૃશ્યાત્મક છે ત્યાં શબ્દ તેને ભાવ આપે છે અને તેનો અર્થ બદલે છે અર્થનું રૂપાંતર કરે છે હવે આ વાર્તાલાપની અંત તરફ જતાં મેં તમને જણાવ્યું છે તે પ્રમાણે લખાણ અને ચિત્રો એકબીજાના પૂરક છે અને એકબીજાને પ્રભાવિત કરે છે આ હકીકત એવી છે જેમાં તમને જણાવવા માટે એક પગલું આગળ જઈશું એકદમ સાદો પ્રયોગ છે જે આપણે આઈ ટ્રેકર્સ નો ઉપયોગ કરીને કરેલો લોકોના બે સમૂહને તમે અહીં જોઈ શકો છો તે ફળો દેખાડવામાં આવેલા અને તેની પહેલાં તેમને બે જુદા જુદા પ્રકારની બાબતો જણાવવામાં આવેલ એક કિસ્સામાં લોકોને ફળો અને પર્વતો વિશેની વૈજ્ઞાનિક હકીકતો જણાવવામાં આવેલી અને બીજા કિસ્સામાં લોકોને સૌંદર્યબોધલક્ષી બાબતો જણાવવામાં આવેલી જેમ કે આ ખૂબ સુંદર છે વગેરે ફળો અને પર્વતો બંને વિશે અને જ્યારે તેમણે ફળો અને પર્વતો તરફ જોવાનું શરૂ કર્યું એવું જાણવામાં આવ્યું કે એક કિસ્સામાં કે જ્યાં સૌંદર્યબોધલક્ષી બાજુ આપવામાં આવેલી ત્યાં તેઓએ તેમના વર્તન તરફ જોવાનું શરૂ કર્યું તમે જુઓ છો તેમ ધ્યાન કેન્દ્રના બિંદુઓ જુદા જુદા સ્થળે વિખેરાયેલા છે અને અહીં તે થોડી જુદી રીતે ધ્યાન કેન્દ્રિત થયેલ છે અને પર્વતના કિસ્સામાં તે વધારે અલગ છે વૈજ્ઞાનિક લખાણના કિસ્સામાં તેને વાંચ્યા પછી લોકોએ પ્રાથમિક રીતે આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યારે સૌંદર્યબોધલક્ષી રજૂઆતના સંદર્ભમાં જ્યાં પર્વતનું સૌંદર્ય રજૂ થયેલ હતું તે વધુ ધ્યાનલક્ષી હતું પરંતુ તેઓ અન્યત્ર જોઈ રહ્યા હતા આ આપણને જણાવે છે કે આ બાબત તેમના વર્તનમાં તેમના પ્રતિભાવોમાં પણ પ્રતિબિંબિત થયેલી હતી કારણ કે જ્યારે તેમણે આ ખાસ લખાણને પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ચિત્રોના ખાસ સમૂહને વિચારધારાના જુદા જુદા સમૂહને જુદા જુદા પ્રતિભાવોનું પ્રત્યાયન કરી શક્યા જે લોકોને ફળોના સૌંદર્યબોધ વિશે કહેવામાં આવેલું તેમણે સામાન્યતઃ ફળોની સુંદરતા અથવા અસુંદરતા વિશે કહ્યું અને જે લોકોને પર્વતોના સૌંદર્યબોધ વિશે જણાવવામાં આવેલ તેમણે પણ આમ જ કર્યું જ્યારે જે લોકોને વૈજ્ઞાનિક હકીકતો કહેવામાં આવેલી તેમણે આરોગ્ય વિશે ફળોની વિટામિન આપવાની ક્ષમતા વિશે તેમના તાજા હોવા વિશે અથવા પર્વતો આરોગ્ય માટે સારા છે તેવું કહ્યું આમ તમે જુઓ છો તેમ લખાણ સાથે ચતુરાઈપૂર્વક કામ પાર પાડીને ચિત્રોનું પ્રત્યક્ષીકરણ કરવાની સમગ્ર પ્રક્રિયાને પરિવર્તિત કરી શકાય છે ચિત્રોની પહેલાં રજૂઆત કરીને લખાણના પ્રત્યક્ષીકરણની સમગ્ર પ્રક્રિયા સાથે ચતુરાઈપૂર્વક કામ પાર પાડી શકાય છે અભ્યાસો દર્શાવે છે કે આ સંવેગ આગમન પદ્ધતિઓ તરીકે જાણીતી છે જ્યાં તમે જુઓ છો તેમ તમે ચિત્રો દેખાડો છો અથવા સંગીતનો ઉપયોગ કરો છો જેના વિશે આપણે થોડા મોડેથી વાત કરીશું અને તે ઉદાસી કે ખુશીના સંવેગોનો ભાવ સર્જે છે અને તે પ્રત્યાયન કરી શકે છે તમારા મન સાથે ચતુરાઈપૂર્વક કામ પાર પાડવા માટે જે રીતે તમે બાબતોને સમજો છો તે રીતે ચતુરાઈપૂર્વક કામ પાર પાડી શકે છે આમ તમે જુઓ છો તેમ આપણે ચતુરાઈપૂર્વક કામ પાર પાડી શકવાની સંકલ્પના વિશે વાત કરી આપણે પ્રત્યક્ષીકરણ વાટાઘાટ વિશે પછીથી વાત કરીશું જે ફરીથી લોકોને સંમત કરવા વિશે કેટલાક સ્તર સુધી લોકો અથવા તેમના મનને નિષેધાત્મક ન હોય તે રીતે તેમની સાથે કામ પાર પાડવા વિશે છે પરંતુ આપણે જોઈએ છીએ તેમ એ ખૂબ અલગ રીતે દ્રશ્યના સંદર્ભમાં જોવા મળે છે અને જે રીતે દ્રશ્ય લખાણ સાથે આંતરક્રિયા કરે છે અને જે રીતે દ્રશ્ય અને લખાણ ધ્વનિ સાથે આંતરક્રિયા કરે છે જેને આપણે હવે પછીના તબક્કે લઈશું જે તમને સર્વગ્રાહી ખ્યાલ આપશે કે બહુવિધ માધ્યમો પ્રત્યાયન કરવા માટે અને વર્તનમાં પરિવર્તન લાવવા માટેના શક્તિશાળી ઉપકરણો ખૂબ જટિલ ઉપકરણો છે હું આશા રાખું છું કે સોફ્ટ સ્કિલસના સંદર્ભમાં આ તત્વો ખૂબ રસપ્રદ અને પ્રસ્તુત બનશે અને હું આશા રાખું છું કે અમે આ સંબંધી આપેલા વિવિધ સર્વેક્ષણોને તમે પૂર્ણ કરશો જેથી આપણે સાથે મળીને જોઈ શકીએ કે આ સંદર્ભમાં આપણને કેવી તાલીમ આપવામાં આવેલી છે અને આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ